તેથી છેલ્લા લેક્ચરમાં આપણે ટેસ્ટ પેટર્ન જનરેશન વિશે વાત કરી આપણે ટેસ્ટ કેવી રીતે જનરેટ કરી શકીએ હવે આપણે અંતમાં એક ટિપ્પણી કરી હતી આપણે કહ્યું હતું કે કોમ્બિનેશનલ ATPG વ્યાજબી છે અમારી પાસે એવા સાધનો છે જે મોટી સર્કિટ માટે પણ કોમ્બિનેશનલ ટેસ્ટ વેક્ટર જનરેટ કરી શકે છે પરંતુ સિક્વેન્શિયલ ATPG એક સમસ્યા છે પ્રથમ તે ઘણો સમય લે છે બીજું તે સારું ફોલ્ટ કવરેજ પૂરું પાડતું નથી એટલે કે તે ઘણી વખત ઘણા ફોલ્ટ્સ માટે ટેસ્ટો શોધી શકતું નથી મુખ્યત્વે અંદરના સ્ટોરેજ એલિમેન્ટ્સના અસ્તિત્વને કારણે અથવા અંદર ફ્લિપ ફ્લોપ્સ હોવાને કારણે બહારથી ફ્લિપ ફ્લોપ્સને શરૂ કરવું એટલું સરળ નથી હવે જ્યાં સુધી આપણે ફ્લિપ ફ્લોપ શરૂ ન કરીએ તેથી જ્યારે આપણે ઇનપુટ એપ્લાય કરીએ ત્યારે તમે કહી શકતા નથી કે આઉટપુટ શું હશે તેથી આપણે ટેસ્ટેબિલિટી માટે ડિઝાઇન તરીકે ઓળખાતી કેટલીક ટેક્નીક્સ માટે જવું પડશે કારણ કે લગભગ તમામ પ્રેક્ટિકલ સર્કિટ પ્રકૃતિમાં સિક્વેન્શિયલ છે તેથી આપણે સિક્વેન્શિયલ ATPG ટૂલનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તે ખૂબ ધીમું છે અને એટલું સારું નથી તેથી આપણે આ સમસ્યાઓને અલગ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ છીએ ચાલો આપણે તે જોઈએ તો ટેસ્ટેબિલિટી માટે ડિઝાઇન પાછળની મૂળભૂત પ્રેરણા શું છે DFT નો અર્થ છે કે તેઓ ડિઝાઇન ટેક્નીક્સના સમૂહ માટે ઊભા છે જે ટેસ્ટ જનરેશન અને ટેસ્ટ એપ્લિકેશનને સરળ અને ખર્ચ અસરકારક બનાવે છે આ એક ખૂબ જ નોર્મલ નિવેદન છે પરંતુ કેવી રીતે ખાસ કરીને DFT ટેક્નીક્સ કે જે વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે તેઓ સિક્વેન્શિયલ સર્કિટ ટેસ્ટની મુશ્કેલીને સંબોધિત કરે છે તમે જુઓ કે મેં ઉલ્લેખ કર્યો છે કે સિક્વેન્શિયલ સર્કિટ માટે મુખ્ય અવરોધ ફ્લિપ ફ્લોપ્સ છે જે સર્કિટ બ્લેક બોક્સની અંદર છે અને હું ફક્ત બહારથી જ ઇનપુટ્સ એપ્લાય કરી શકું છું તેથી જ્યાં સુધી હું ફ્લિપ ફ્લોપ્સ શરૂ ન કરું ત્યાં સુધી હું ટેસ્ટ ચલાવી શકતો નથી આ સિક્વેન્શિયલ સર્કિટની મુખ્ય સમસ્યા છે તેથી ટેસ્ટેબિલિટી ટેક્નિક માટેની કોઈપણ ડિઝાઇન માટે મારે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો અને શોધવાનો છે કે ફ્લિપ ફ્લોપને સરળતાથી કેવી રીતે શરૂ કરવું અને જ્યારે પણ હું ઇચ્છું ત્યારે ફ્લિપ ફ્લોપના સ્ટેટને ઓબ્સર્વ કેવી રીતે કરવું નોર્મલ રીતે આ બંને પ્રશ્નો નોર્મલ સિક્વેન્શિયલ સર્કિટમાં મુશ્કેલ હોય છે પરંતુ હવે તમે કહી રહ્યા છો કે આપણે કેટલાક ડિઝાઇન નિયમો ટેસ્ટેબિલિટી નિયમો માટે ડિઝાઇન કરીશું જેનું જો આપણે પાલન કરીશું તો તે આપણી સર્કિટને સરળતાથી ટેસ્ટેબલ બનાવશે તેથી મુખ્ય મુદ્દો આંતરિક ફ્લિપ ફ્લોપ્સને કન્ટ્રોલેબલ કરવા અને તેનું ઓબ્સર્વ કરવું મુશ્કેલ હતું તેથી આવશ્યકપણે DFT ટેક્નીક્સનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી એક આપણે અહીં ચર્ચા કરીશું તેઓ આંતરિક ફ્લિપ ફ્લોપ્સને સરળતાથી કન્ટ્રોલેબલ અને ઓબ્સર્વેબલ બનાવવાનો પ્રયાસ કરે છે કન્ટ્રોલેબલનો અર્થ એ છે કે તમે તેમને તમે ઇચ્છો તે કોઈપણ વેલ્યૂમાં પ્રારંભ કરી શકો છો ઓબ્સર્વેબલ એટલે જ્યારે આપણે ઈચ્છીએ ત્યારે તેમના વેલ્યૂઝને જોઈ કે વાંચી શકીએ છીએ તેથી જો તમે આ કરી શકો છો તો તમે જુઓ કે અમારી પાસે એક ખૂબ જ રસપ્રદ છે તમે આને કોરોલરી કહી શકો છો તેથી આપણે સિક્વેન્શિયલ સર્કિટ ટેસ્ટ જનરેશન પ્રોબ્લેમને કોમ્બિનેશનલ સર્કિટ ટેસ્ટ જનરેશન પ્રોબ્લેમમાં કન્વર્ટ કરી રહ્યા છીએ કેવી રીતે ચાલો હું તમને સ્કીમેટિકલી બતાવું તેથી સ્કીમેટિક અર્થમાં સિક્વેન્શિયલ સર્કિટ આના જેવી દેખાય છે આ કોમ્બિનેશનલ સર્કિટનો ભાગ છે આ ફ્લિપ ફ્લોપ્સ છે તમારી પાસે ઇનપુટ્સ આવી રહ્યા છે આઉટપુટ જઈ રહ્યા છે અને કેટલાક આઉટપુટ ફ્લિપ ફ્લોપ ઉપર આવી રહ્યા છે કંઈક આના જેવું છે હવે આપણે શું કહી રહ્યા છીએ કે તમે જુઓ આ મારા પ્રાઇમરી ઇનપુટ્સ છે આ મારા પ્રાઇમરી આઉટપુટ છે નોર્મલ રીતે ક્લાસિકલ સિક્વેન્શિયલ સર્કિટ ટેસ્ટમાં મારી પાસે આ એકમાત્ર ઇનપુટ અને આઉટપુટ છે તેથી આ PI દ્વારા આપણે ફ્લિપ ફ્લોપ્સને આરંભ કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી જ સમસ્યા કોમ્પ્લેક્સ બની જાય છે પરંતુ જો અમારી પાસે એક મિકેનિઝમ હોય તો ચાલો ધારીએ કે આપણે ફ્લિપ ફ્લોપ્સને સરળતાથી જોઈતા કોઈપણ વેલ્યૂમાં પ્રારંભ કરી શકીએ છીએ પછી તમે કહી શકો છો કે આ ઇનપુટ્સ પણ સરળતાથી સેટ કરી શકાય છે આપણે તેમને સ્યુડો પ્રાઇમરી ઇનપુટ્સ તરીકે ઓળખીએ છીએ એવી જ રીતે જ્યારે આપણે કહીએ છીએ કે આપણે ફ્લિપ ફ્લોપના વેલ્યૂઝને સરળતાથી ઓબ્સર્વ કરી શકીએ છીએ અહીં જેમ આપણે કહીએ છીએ કે આપણે કોમ્બિનેશનલ સર્કિટના આ આઉટપુટને પણ ઓબ્સર્વ કરી શકીએ છીએ કારણ કે તે આ આઉટપુટ છે જે ફ્લિપ ફ્લોપ ઉપર જાય છે તેને સ્યુડો પ્રાઇમરી આઉટપુટ કહેવામાં આવે છે તેથી તમે જોશો કે એકવાર તમારી પાસે આ છે પછી હું મારા ફ્લિપ ફ્લોપને ભૂલી શકું છું તેથી હું આ સમગ્ર બાબતને કોમ્બિનેશનલ સર્કિટ તરીકે ગણી શકું છું જ્યાં PI અને PPI મારા ઇનપુટ છે PO અને PPO મારા આઉટપુટ છે અને હું અહીં તમામ ફોલ્ટ્સ શોધવા માટે કોમ્બિનેશનલ સર્કિટ ટેસ્ટ પેટર્ન જનરેટરનો ઉપયોગ કરી શકું છું તેથી હું હવે ફ્લિપ ફ્લોપ્સ વિશે ચિંતા કરતો નથી એટલેકે ફ્લિપ ફ્લોપ્સને કેવી રીતે ટેસ્ટ કરવું તેને આપણે અલગથી સંબોધવા પડશે તેથી DFT ટેક્નીક્સ વિશે વાત કરીએ તો વ્યાપક રીતે તેઓને એડ હોક અથવા સ્ટ્રક્ચર્ડ ટેક્નીક્સ તરીકે વર્ગીકૃત કરી શકાય છે હવે એડ હૉક ટેક્નીક્સ નામ પ્રમાણે તે ખરેખર એડ હૉક છે તે ટેક્નીક્સનો સંગ્રહ છે એટલે કે શું કરવું અને ન કરવું તેની લાંબુ લિસ્ટ તેથી કેટલાક ડિઝાઇનરો અનુભવી ડિઝાઇનરોએ એક લિસ્ટ પ્રદાન કરે છે કે તમને ક્લોક ન મળવી જોઈએ તમારે આ ન કરવું જોઈએ તમારે તે ન કરવું જોઈએ તેથી જો તમે તે નિયમોનું પાલન કરો છો તો ટેસ્ટના દૃષ્ટિકોણથી તમારી સર્કિટ થોડું સારી રહેશે પરંતુ સ્ટ્રક્ચર ટેક્નીક્સ સમસ્યાને સંપૂર્ણપણે સોલ્વ કરી શકે છે કારણ કે મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે હવે અહીં આપણે સ્કેન પાથ એપ્રોચને જોઈશું સ્કેન પાથ એપ્રોચ આંશિક સ્કેન લેવલ સેન્સિટિવ સ્કેન ડિઝાઇન અને અન્ય ઘણી વિવિધતાઓ છે પરંતુ જો તમે સ્કેન પાથ પાછળના મૂળ વિચારને જોશો તો તમને અનુભૂતિ થશે કે તમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે બરાબર છે તેથી આ સિક્વેન્શિયલ સર્કિટનું મોડેલ છે જે મેં હમણાં જ બતાવ્યું છે કે તમારી પાસે કોમ્બિનેશનલ લોજીક છે જ્યાં પ્રાઇમરી ઇનપુટ્સ અને પ્રાઇમરી આઉટપુટ આવતા અને જતા રહે છે તમારી પાસે ફ્લિપ ફ્લોપ્સ છે જે ક્લોક દ્વારા આપવામાં આવે છે હવે આ આઉટપુટને આપણે આગળની સ્ટેટ તરીકે ઓળખીએ છીએ અને આ ઇનપુટ્સ જે ફ્લિપ ફ્લોપમાંથી આવી રહ્યા છે તેમને કરંટ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે તેથી તમે જોશો કે જ્યારે પણ ક્લોક આવે છે ત્યારે ક્લોકની એક્ટીવ ધાર આવે છે તેથી અહીં જે કંઈ છે તે સંગ્રહિત થાય છે તેથી આગળની સ્ટેટ કરંટ સ્ટેટ યોગ્ય બની જશે તેથી દરેક ક્લોક સાથે આ આગલી સ્ટેટ અહીં આવશે આ કરંટ સ્ટેટ બનશે અને આગામી આઉટપુટ જે અહીંથી બહાર આવશે તે નવી આગામી સ્ટેટ બનશે આ પ્રક્રિયા ચાલુ રહે છે હવે આપણે ટેસ્ટેબિલિટી ટેકનિક માટે સ્કેન પાથ ડિઝાઇન ઉપર આવીએ છીએ હવે મેં કહ્યું તેમ આ એક સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેક્નીક છે તો આપણે શું કરીએ શરૂઆત કરવા માટે આપણે આના જેવી જ પરંપરાગત સિક્વેન્શિયલ સર્કિટ લઈએ છીએ તેથી અહીં સ્કેન પાથનો કોઈ ખ્યાલ નથી આપણે તેને નોન સ્કેન સિક્વન્શિયલ સર્કિટ કહીએ છીએ તેથી આપણે સ્કેન પાથ તરીકે ઓળખાતી વસ્તુને દાખલ કરવા માટે ઓટોમેટેડ ટૂલ નો ઉપયોગ કરીને આ સર્કિટમાં ખૂબ જ સરળતાથી ફેરફાર કરી શકીએ છીએ આ આપણે જોઈશું કે સ્કેન પાથ શું છે તો વાસ્તવમાં શું થાય છે જુઓ અહીં આપણે કહીએ છીએ કે આપણે આ સર્કિટમાં ફેરફાર કરી રહ્યા છીએ વાસ્તવમાં તમે પ્રથમ ભાગને સુધારી રહ્યા નથી તમે આ ભાગને ફ્લિપ ફ્લોપ બાજુમાં ફેરફાર કરી રહ્યા છો તેથી આપણે ખરેખર શું કરી રહ્યા છીએ આપણે ફ્લિપ ફ્લોપ્સને નોર્મલ રીતે D ફ્લિપ ફ્લોપ્સને બદલી રહ્યા છીએ તે વધુ કોમ્પ્લેક્સ વર્ઝન દ્વારા બદલવામાં આવે છે જેને સ્કેન ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે તેથી સ્કેન ફ્લિપ ફ્લોપ એ અનિવાર્યપણે D ફ્લિપ ફ્લોપ છે તેની પહેલા 2 થી 1 મલ્ટિપ્લેક્સર છે તેથી મલ્ટિપ્લેક્સર પછી D ફ્લિપ ફ્લોપ કે જે સ્કેન ફ્લિપ ફ્લોપ છે તેથી આપણે આ સ્કેન ફ્લિપ ફ્લોપ્સને યોગ્ય રીતે ઇન્ટરકનેક્ટ કરીએ છીએ જેથી જો તમે ઇચ્છો તો આપણે તેને શિફ્ટ રજિસ્ટર તરીકે ગોઠવી શકીએ આપણે બહારથી એક વધારાનો ઇનપુટ ઉમેરીએ છીએ આપણે તેને ટેસ્ટ કંટ્રોલ ઇનપુટ તરીકે ઓળખીએ છીએ અને આપણે શિફ્ટ રજિસ્ટરના ઇનપુટ અને શિફ્ટ રજિસ્ટરના આઉટપુટ તરીકે સ્કેનઈન અને સ્કેનઆઉટ નામની વધુ 2 ઇનપુટ અને આઉટપુટ લાઇનો ઉમેરીએ છીએ તેથી વિચાર એકદમ સરળ છે કે મારી પાસે બહારથી ટેસ્ટ કંટ્રોલ છે તેથી જો હું તેને એક ઉપર સેટ કરીશ તો મારા બધા સ્કેન ફ્લિપ ફ્લોપ્સ શિફ્ટ રજિસ્ટર તરીકે ગોઠવવામાં આવશે હવે એકવાર તે શિફ્ટ રજિસ્ટર તરીકે ગોઠવાઈ જાય પછી હું મારી સ્કેનઈન પિનમાંથી બહારથી કેટલોક ડેટા ફીડ કરી શકું છું અને હું સીરિયલી રીતે તમામ ફ્લિપ ફ્લોપ ઉપર ડેટા શિફ્ટ કરી શકું છું તેથી હું તેમને ખૂબ જ સરળતાથી પ્રારંભ કરી શકું છું એવી જ રીતે જો હું ક્લોકો એપ્લાય કરું તો આ સ્કેનઆઉટ પિનમાંથી શિફ્ટ રજિસ્ટર ડેટા ખસેડવામાં આવશે જેથી હું ફ્લિપ ફ્લૉપની સ્ટેટ પણ ઓબ્સર્વ કરી શકું છું તેથી આ મૂળભૂત વિચાર છે કે આપણે કંટ્રોલેબિલિટી અને ઓબ્સર્વેબલતા સમસ્યાઓને કેવી રીતે સોલ્વ કરીએ છીએ તેથી મેં કહ્યું તેમ સ્કેન ફ્લિપ ફ્લોપ એ 2 થી 1 મલ્ટિપ્લેક્સર સાથે આવશ્યકપણે પરંપરાગત ફ્લિપ ફ્લોપ છે તેથી અહીં હું ગેટનો ઉપયોગ કરીને ક્લાસિકલ ડાયાગ્રામ બતાવી રહ્યો છું એટલેકે એક્ચુઅલ VLSI ચિપમાં આ MOS ટ્રાંઝિસ્ટર નો ઉપયોગ કરીને અમલમાં મૂકવામાં આવશે પરંતુ ચાલો ગેટનો ઉપયોગ કરીને ઝડપી ઇવેલ્યૂએશન કરવાનો પ્રયાસ કરીએ તેથી જેમ તમે નોર્મલ D ફ્લિપ ફ્લોપ માસ્ટર સ્લેવ પ્રકારમાં જોઈ શકો છો ત્યાં 10 ગેટ છે અને મલ્ટિપ્લેક્સર માટે તમારા લોજિક ઓવરહેડ 4 વધારાના ગેટ હશે અને આ TC જે આ મલ્ટિપ્લેક્સરનું પસંદ કરેલ ઇનપુટ છે જો હું તેને 1 ઉપર સેટ કરું તો આ મારો નોર્મલ મોડ હશે D ઇનપુટ આ ફ્લિપ ફ્લોપના ઇનપુટ ઉપર જશે મલ્ટિપ્લેક્સર D પસંદ કરે છે પરંતુ જો આ ડાયાગ્રામમાં TC 0 ની બરાબર હોય જે મારો ટેસ્ટ મોડ છે જ્યાં મારી પાસે બીજું ઇનપુટ છે હું તેને સ્કેન ડેટા અથવા SD કહીશ આ SD આ ફ્લિપ ફ્લોપના આ ઇનપુટ ઉપર આવશે તેથી મલ્ટિપ્લેક્સર SD પસંદ કરે છે તેથી TC ના વેલ્યૂના આધારે D અથવા SD પસંદ કરવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે ફ્લિપ ફ્લોપને 10 ગેટ્સની જરૂર છે અને આ માટે 14 ગેટ્સની જરૂર છે તેથી સ્કેન ફ્લિપ ફ્લોપ દીઠ 4 ગેટ્સનો ઓવરહેડ છે હવે આ ડાયાગ્રામ બતાવે છે કે કેવી રીતે આપણે અમારા સર્કિટને સ્કેન ફ્લિપ ફ્લોપ તરીકે ગોઠવવા માટે સંશોધિત કર્યું છે ચાલો આપણે ફરી એકવાર આ સર્કિટ ઉપર પાછા જઈએ તમે આ સર્કિટ જુઓ જ્યાં ઇનપુટ્સ D TC SD ક્લોક અને Q બાર નોર્મલ રીતે જરૂરી નથી તેથી માત્ર Q છે તેથી જો હું આને અહીંની જેમ સ્કીમેટિક તરીકે બતાવી શકું તો કહો કે હું તેને બ્લેક બોક્સ તરીકે બતાવું છું આ મારી કહેવાતી સ્કેન ફ્લિપ ફ્લોપ છે તો મારા સ્કેન ફ્લિપ ફ્લોપના ઇનપુટ્સ શું છે મારી પાસે ટેસ્ટ કંટ્રોલ ઇનપુટ છે મારી પાસે D ઇનપુટ છે મારી પાસે SD ઇનપુટ છે અને મારી પાસે ક્લોક છે આઉટપુટમાં ચાલો કહીએ કે મારી પાસે Q છે આ મારા સ્કેન ફ્લિપ ફ્લોપનું સ્કીમેટિક છે હવે આ સ્કીમેટિકનો ઉપયોગ કરીને હું આગળના ડાયાગ્રામને ઝીણવટથી સમજાવીશ તેથી અહીં હું એક ઉદાહરણ બતાવી રહ્યો છું જ્યાં 3 ફ્લિપ ફ્લોપ હતા નોર્મલ રીતે નોન સ્કેન વર્ઝનમાં આ ફ્લિપ ફ્લોપ આઉટપુટ સીધા ઇનપુટ ઉપર આવતા હતા અગાઉના ડાયાગ્રામની જેમ મેં બતાવ્યું હતું મને આ ડાયાગ્રામ ઉપર પાછા જવા દો ફ્લિપ ફ્લોપનું આઉટપુટ આ ફ્લિપ ફ્લોપમાં ઇનપુટ તરીકે આવે છે આ ફ્લિપ ફ્લોપનું નોર્મલ વર્ઝન હતું હવે હું અહીં કેટલાક ફેરફારો કરી રહ્યો છું તો તમે કયા પ્રકારના ફેરફારો જુઓ છો ટેસ્ટ કંટ્રોલ ઇનપુટ આ તમામ સ્કેન ફ્લિપ ફ્લોપ્સના TC ઇનપુટ ઉપર જાય છે કોમ્બિનેશનલ સર્કિટ આઉટપુટ તે બધા D ઇનપુટ્સમાં જાય છે અને ફ્લિપ ફ્લોપ આઉટપુટ સ્કેન કરે છે જેમ કે તે કોમ્બિનેશનલ લોજિકના ઇનપુટ ઉપર પાછું જાય છે પરંતુ આપણે જે વધારાનું કામ કર્યું છે તે એ છે કે આપણે એક સ્કેનઈન ઇનપુટ ઉમેર્યું છે જે પહેલા ફ્લિપ ફ્લોપના SD ઇનપુટમાં જઈ રહ્યું છે અને આનું આઉટપુટ બીજા ફ્લિપ ફ્લોપના SD ઇનપુટમાં જઈ રહ્યું છે આ આનું SD અને છેલ્લે આ આઉટપુટ પણ સ્કેનઆઉટ તરીકે બહાર જઈ રહ્યું છે તેથી જો હું કહું કે TC બરાબર 0 છે તો ઇનપુટ મલ્ટિપ્લેક્સરમાં મારી આ SD લાઇન પસંદ કરવામાં આવશે તેથી હવે મારી સર્કિટ એક શિફ્ટ રજિસ્ટર હશે તમે જુઓ આ ભાગ પસંદ કરવામાં આવશે તેથી શિફ્ટ રજિસ્ટર તરીકે રૂપરેખાંકિત કરીને હું સ્કેનઈનમાંથી કોઈપણ ડેટામાં શિફ્ટ કરી શકું છું તેથી હું મારા ફ્લિપ ફ્લોપને પ્રારંભ કરી શકું છું અથવા હું ફ્લિપ ફ્લોપના સ્ટેટઓનું ઓબ્સર્વ કરી શકું છું તેથી આપણે સ્કેન આધારિત ડિઝાઇનમાં બરાબર આ જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે એનો અર્થ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમ મેં કહ્યું કે આપણે સિક્વેન્શિયલ ટેસ્ટ જનરેશન સમસ્યાની કોમ્પ્લેક્સતાને કોમ્બિનેશનલ ટેસ્ટ જનરેશન સમસ્યામાં ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી સ્કેન ડિઝાઇનના કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે જેને ડિઝાઇનરે અનુસરવાની જરૂર છે તેથી નિયમો તમે આસાનીથી અગાઉના ડાયાગ્રામ સાથે સહસંબંધ કરી શકો છો આ ડાયાગ્રામ જે આપણે બતાવ્યા હતા પ્રથમ કહે છે કે માત્ર ક્લોકવાળા D ફ્લિપ ફ્લોપ્સનો ઉપયોગ કરવો જોઈએ તેથી તમારે JK અથવા SR ફ્લિપ ફ્લોપનો ઉપયોગ ન કરવો જોઈએ હવે વાસ્તવમાં આ VLSI સર્કિટ માટે સાચું છે કારણ કે VLSI માં SR અથવા JK જેવા અન્ય પ્રકારના ફ્લિપ ફ્લોપની તુલનામાં D પ્રકારના ફ્લિપ ફ્લોપ્સને અમલમાં મૂકવું ખૂબ સરળ છે તેથી આ એક ધારણા છે જે આજે લગભગ સાર્વત્રિક રીતે અનુસરવામાં આવે છે અને મેં કહ્યું તેમ અમને ઓછામાં ઓછી એક વધારાની પ્રાઇમરી ઇનપુટ પિન ટેસ્ટ કંટ્રોલની જરૂર છે અને બધી ક્લોકો સીધી રીતે ફીડ થવી જોઈએ તેનો અર્થ એ કે તે અહીંની જેમ ગેટેડ ક્લોક ન હોવી જોઈએ તમે અહીં જુઓ છો જો કે તમે ક્લોકો બતાવી નથી જ્યાં ક્લોકો સીધી 3 સ્કેન ફ્લિપ ફ્લોપમાં જઈ રહી છે જેથી તેઓ શિફ્ટ રજિસ્ટર મોડમાં કામ કરી શકે તેથી ક્લોકના સિગ્નલ ફ્લિપ ફ્લોપને કોઈપણ ડેટા ઇનપુટ ફીડ કરવું જોઈએ નહીં આ ડિઝાઇન નિયમોમાંનો એક છે આનો ઉપયોગ રેસની કન્ડીશનને ટાળવા માટે થાય છે કારણ કે ક્લોકના ત્રાંસા અને અન્ય સમસ્યાઓના આધારે ફ્લિપ ફ્લોપમાં સંગ્રહિત થઈ રહેલા ડેટા કદાચ ખોટા હોઈ શકે છે તેથી અહીં હું એક ઉદાહરણ આપી રહ્યો છું ઉદાહરણ તરીકે આ સર્કિટ મેં કહ્યું તેમ તે હવે કોમ્બિનેશનલ સર્કિટ જેવું લાગે છે તેથી હવે ઇનપુટ્સ PI અને કરંટ સ્ટેટ હશે આઉટપુટ PO અને આગામી સ્ટેટ હશે ધારો કે હું મારા ટેસ્ટ વેક્ટર જનરેટ કરવા માટે કોમ્બિનેશનલ ATPG ટૂલનો ઉપયોગ કરું છું તો આ મારા ઇનપુટ્સ છે આ મારા આઉટપુટ છે તેથી ચાલો કહીએ કે ATPG ટૂલે મને આ I1 ટેસ્ટ વેક્ટર આપ્યા છે S1 એ ઇનપુટ છે અને O1 N1 એ એક્સપેક્ટેડ આઉટપુટ છે તેથી I2 S2 એ મારું બીજું ઇનપુટ છે O2 N2 એ મારું બીજું એક્સપેક્ટેડ આઉટપુટ છે વગેરે પરંતુ અહીં સમસ્યા એ છે કે આપણે અહીં આ સર્કિટની જેમ રૂપરેખાંકિત કર્યું છે PI ભાગ તમે સીધો ફીડ કરી શકો છો આ આપણી કરંટ સ્ટેટ છે આ આપણી આગામી સ્ટેટ છે હવે મારી કરંટ સ્ટેટ જે હોય તે મારે તે વેલ્યૂઝ સાથે ફ્લિપ ફ્લોપ લોડ કરવી પડશે જે અહીં બરાબર આવશે તેથી તે પેરેલલ રીતે કરી શકાય છે તેને શિફ્ટ રજિસ્ટર મોડમાં સીરિયલી રીતે શિફ્ટ કરવું પડશે તેથી કરંટ સ્ટેટને સેટ કર્યા પછી સીરિયલી રીતે એપ્લાય કરવાની રહેશે આ TC બરાબર 0 હોવું જોઈએ કારણ કે ડાયાગ્રામમાં TC 0 નો અર્થ ટેસ્ટ મોડ છે તેવી જ રીતે TC બરાબર 0 સેટ કર્યા પછી આગળનું પગલું સીરિયલી ઓબ્સર્વ કરવું પડશે તેથી આ ડાયાગ્રામ દર્શાવે છે કે વધુ સમય શું થાય છે ડાબેથી જમણે આ સમયનો અતિરેક છે તેથી હું એક તરફ સર્કિટના ઇનપુટ્સ અને આઉટપુટ બતાવી રહ્યો છું PI એ મારા ઇનપુટ છે સ્કેનઈન એક સિંગલ ઇનપુટ છે TC એક સિંગલ ઇનપુટ છે PO એ મારા આઉટપુટ છે સ્કેનઆઉટ એ બીજું આઉટપુટ છે હવે તમે આ કોષ્ટકનો સંદર્ભ લો પ્રથમ ટેસ્ટ વેક્ટર માટે મારે I1 S1 એપ્લાય કરવું પડશે હું આઉટપુટ તરીકે આ O1 N1ની અપેક્ષા રાખું છું તેથી હું પ્રથમ શું કરું છું મેં ટેસ્ટ કંટ્રોલને 0 ઉપર સેટ કર્યો છે અને સીરિયલી રીતે હું S1 માં સ્કેનઈન દ્વારા શિફ્ટ કરું છું આ મારો S1 હતો આ ભાગ કરંટ સ્ટેટનો ભાગ હતો તેથી હું TC ને 0 ઉપર સેટ કરતી વખતે S1 માં સીરિયલી શિફ્ટ કરી રહ્યો છું હવે આ સમય દરમિયાન PI ડોન્ટ કેર don't care છે આ સોલિડ બ્લૂ રિજન ડોન્ટ કેર રેન્ડમ બિટ્સ સૂચવે છે પરંતુ હું સ્થાનાંતરિત થયા પછી સ્ટેટ શું છે હવે આ S1 ફ્લિપ ફ્લોપ્સમાં પહેલેથી જ છે હવે હું એપ્લાય કરી શકું છું હું 2 વસ્તુઓ એકસાથે કરી શકું છું ટેસ્ટ કંટ્રોલ મેં 1 ઉપર સેટ કર્યું છે હવે તે એક નોર્મલ મોડ છે હું આ I1ને સીધા જ પ્રાઇમરી ઇનપુટ ઉપર એપ્લાય કરું છું તેથી હવે હું કોમ્બિનેશનલ સર્કિટ વિલંબના પ્રાઇમરી આઉટપુટને ઓબ્સર્વ કરી શકું છું આપણે ઇનપુટ્સ એપ્લાય કર્યા પછી તમે અહીં જુઓ છો તેથી કેટલાક આઉટપુટ પ્રાઇમરી આઉટપુટ ઉપર જઈ રહ્યા છે અને કેટલાક આઉટપુટ N1 ઉપર જઈ રહ્યા છે પરંતુ તે હજુ સુધી ફ્લિપ ફ્લોપમાં સંગ્રહિત થતા નથી તેથી આગલી ક્લોક આવે પછી તે સંગ્રહિત થઈ જશે તો હું શું કરું મેં ફરીથી TC ને 0 ઉપર સેટ કર્યું હું ક્લોકો એપ્લાય કરું છું અને સ્કેનઆઉટ દ્વારા N1 ના બિટ્સ બહાર આવશે તેથી હું S1 સીરિયલી રીતે એપ્લાય કરું છું I1 પેરેલલ એપ્લાય કરું છું અને O1 પેરેલલ રીતે ઓબ્સર્વ કરું છું N1 ક્રમનું ઓબ્સર્વ કરું છું હવે એક વસ્તુ જ્યારે N1 ને પેરેલલ રીતે બહાર ખસેડવામાં આવી રહી છે ત્યારે હું આગામી વેક્ટરના કરંટ સ્ટેટમાં પણ શિફ્ટ કરી શકું છું જેમ કે અહીં જ્યારે હું N1ને ઓબ્સર્વ કરું છું ત્યારે હું S2 માં પેરેલલ શિફ્ટ કરી શકું છું કારણ કે તે સિંગલ શિફ્ટ રજિસ્ટર છે આઉટપુટ છે ઇનપુટ પણ છે તેથી ઇનપુટ લાઇન સ્કેનઈન દ્વારા હું આગળનું સ્થળાંતર કરવાનું શરૂ કરી શકું છું તેથી આ રીતે તે આગળ વધી શકે છે તેથી જો તમે માત્ર એક સરળ ગણતરી જુઓ એટલે કે તમે કહેવાતા સ્કેન સિક્વન્સ લંબાઈ નક્કી કરી શકો છો તો સ્કેન સિક્વન્સ લંબાઈ શું છે તે તમને જણાવે છે કે ક્લોક સાયકલની કુલ સંખ્યા કેટલી જરૂરી છે જેમ કે અહીં સમયના સંદર્ભમાં કુલ કેટલી ક્લોક સાયકલ જરૂરી છે ફક્ત એક વસ્તુ જોવા માટે તમે છેલ્લે ઓબ્સર્વ કરો ચાલો આપણે પેટર્ન કહીએ તેથી જ્યારે તમે છેલ્લી પેટર્ન માટે N નું ઓબ્સર્વ કરી રહ્યાં છો તો તે માટે આ સ્કેનઈનને બદલવા માટે કંઈ નથી આ ભાગ ખાલી હશે તેથી અહીં હું તેને માત્ર એક નાનો સ્નેપ શોટ બતાવી રહ્યો છું તેથી આ મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેથી સ્કેન ક્રમની કુલ લંબાઈ જો તમે સરળ ગણતરી કરો તો તે ટેસ્ટ વેક્ટરની સંખ્યામાં ns પ્લસ 1 હશે તો પછી ns પ્લસ 1 શા માટે આ ns છે આ 1 2 3 4 5 6 7 આ ns છે આ અહીં 1 માટે છે અને તમે બધા ટેસ્ટ વેક્ટર માટે આનું પુનરાવર્તન કરો છો અને છેલ્લા એક માટે તમારે છેલ્લું n શિફ્ટ કરવા માટે બીજા ns ની જરૂર છે તો આ મારી અભિવ્યક્તિ છે તેથી nc એ તમે બનાવેલ ટેસ્ટ વેક્ટરની સંખ્યા છે અને ns એ ફ્લિપ ફ્લોપ્સની સંખ્યા છે તેથી તે ns અને nc ના પ્રોડક્ટ માટે આશરે પ્રમાણસર છે તેથી અહીં હું એક્ચુઅલ ન્યૂમેરિકલ વેલ્યૂઝ સાથેનું એક નાનું ઉદાહરણ બતાવી રહ્યો છું ચાલો કહીએ કે આપણી પાસે 3 ઇનપુટ 2 આઉટપુટ અને 3 ફ્લિપ ફ્લોપ અથવા સ્ટેટ વેરીએબલ્સ સાથેની સર્કિટ છે ધારો કે ટેસ્ટ જનરેટરે આ 4 ટેસ્ટ પેટર્ન જનરેટ કરી છે તો હું આ ડાયાગ્રામનો એક ભાગ બતાવી રહ્યો છું તેને સ્કેન સિક્વન્સ કહેવામાં આવે છે હું ઔપચારિક કોષ્ટકમાં આ સ્કેન ક્રમનો માત્ર એક ભાગ ક્લોકની દિશામાં દર્શાવી રહ્યો છું તમે પ્રથમ પેટર્ન માટે જોશો કે કરંટ સ્ટેટ 1 0 0 છે તો ચાલો પહેલા આને સીરિયલી બદલીએ તેથી આ માટે આપણે TC ને 0 ઉપર સેટ કરી રહ્યા છીએ આપણે સ્કેનઈન 1 0 0 ઉપર સ્થાનાંતરિત કરી રહ્યા છીએ આ સમય દરમિયાન પ્રાઇમરી ઇનપુટ્સ ઉપર ધ્યાન આપતા નથી અને PO અને સ્કેનઆઉટ અમને ખબર નથી અથવા તે ખાલી હોઈ શકે છે આ પછી મેં TC ને 1 ઉપર સેટ કર્યો અને હું આ અનુરૂપ PI 0 1 0 એપ્લાય કરું છું હું 0 1 0 એપ્લાય કરું છું તેથી અહીં જ્યારે તમે 0 1 0 એપ્લાય કરો છો ત્યારે હવે થોડા વિલંબ પછી એક્સપેક્ટેડ પ્રાઇમરી આઉટપુટ 0 1 દેખાશે તેથી PO ને 0 1 મળશે પરંતુ હવે બીજા ભાગને ઓબ્સર્વ કરવા માટે આગળના સ્ટેટ જે 1 0 1 છે હું શું કરું મેં ફરીથી TC ને 0 એપ્લાય ક્લોકો ઉપર સેટ કર્યા છે તેથી અમારું સ્કેનઆઉટ મને 1 0 1 મળશે હવે જ્યારે હું આ કરી રહ્યો હતો ત્યારે હું આગામી કરંટ સ્ટેટ 0 1 0 માં પણ શિફ્ટ થઈ શકે છે આ પણ આપણે 0 1 0 સ્કેનિંગમાંથી પસાર થયા હતા તેથી આ 2 વસ્તુઓ ઓવરલેપ થઈ રહી છે તેથી આ ચાલુ રહેશે મેં પ્રક્રિયાનો માત્ર એક નાનો સ્નેપ શોટ બતાવ્યો છે હવે સ્કેન ટેસ્ટિંગ ટાઈમ વિશે વાત કરીએ તો આપણે માત્ર કોમ્બિનેશનલ ટેસ્ટ વેક્ટર કેવી રીતે એપ્લાય કરવા તે વિશે વાત કરી છે પરંતુ ફ્લિપ ફ્લોપ્સ શિફ્ટ રજિસ્ટર વિશે શું હવે શિફ્ટ રજિસ્ટર્સનું ટેસ્ટિંગ કરવા માટે એક સ્ટાન્ડર્ડ રીત છે તેથી આ કહે છે કે તમે આની જેમ 0 0 1 1 0 0 1 1 શિફ્ટ સિક્વન્સ એપ્લાય કરો ચાલો એક ઉદાહરણ લઈએ અને બતાવીએ ચાલો કહીએ કે આનો અર્થ શું છે ચાલો કહીએ કે મારી પાસે 3 ફ્લિપ ફ્લોપ છે તેઓ શિફ્ટ રજિસ્ટર તરીકે ગોઠવી રહ્યા છે તો સમયસર હું એપ્લાય કરી રહ્યો છું ચાલો આપણે કહીએ કે 0 હું આ રીતે બતાવી રહ્યો છું આ મારી સમયની ધરી 0 0 1 1 0 0 0 1 છે આની જેમ આ પેટર્ન હું એપ્લાય કરી રહ્યો છું તેથી એક બીટના વિલંબ પછી પ્રથમ ફ્લિપ ફ્લોપના આઉટપુટમાં આ બિટ્સ દેખાશે અને આ એક બહાર આવશે પછી ફરીથી એક બીટ વિલંબ પછી આ બીટ અહીં દેખાશે 1 1 0 0 ફરીથી આગળ જશે તેથી અહીં ફરી એક વિલંબ પછી આ આવશે આ 0 બહાર આવશે તેથી હવે તમે જોશો કે તમે દરેક ફ્લિપ ફ્લોપ્સને જુઓ છો બધા ફ્લિપ ફ્લોપ્સને જુઓ જુઓ ફ્લિપ ફ્લોપ 0 થી 0 0 થી 1 1 થી 1 અને 1 થી 0 માં પણ બદલાઈ રહ્યા છે તેથી હું તમામ સંભવિત ટ્રાંસિશન્સ માટે ફ્લિપ ફ્લોપનું ઉત્તેજક અથવા ટેસ્ટ કરી રહ્યો છું આ રીતે આપણે ફ્લિપ ફ્લોપનું ટેસ્ટ કરીએ છીએ જે તે કરી શકે છે દરેક લોજીક વેલ્યૂને સંગ્રહિત કરો અને તેમાં તમામ સંભવિત ટ્રાંસિશન્સ પણ હોઈ શકે છે તેથી ફક્ત આ પેટર્નને સીરિયલી રીતે એપ્લાય કરીને અને જો હું જોઉં કે આ જ અથવા એક્સપેક્ટેડ પેટર્ન અહીં બહાર આવી રહી છે તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ તમામ ફ્લિપ ફ્લોપ અને તેમના ઇન્ટરકનેક્શન્સ પણ તેઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે આ રીતે આ શિફ્ટ રજિસ્ટર ટેસ્ટ કરવામાં આવે છે અથવા હાથ ધરવામાં આવે છે તેથી જરૂરી ક્લોક સાયકલની કુલ સંખ્યા અથવા જરૂરી બિટ્સની સંખ્યા ns પ્લસ 4 હશે ns ફ્લિપ ફ્લોપની સંખ્યા હશે અને આ 0 0 1 1 માટે ઓછામાં ઓછા 4 બિટ્સ જરૂરી છે તેથી 0 0 1 1 પ્લસ ફ્લિપ ફ્લોપની સંખ્યા કે જે ઘણી ક્લોકોની જરૂર છે તેથી હવે કુલ સ્કેન ટેસ્ટ સમય અથવા સ્કેન ક્રમની લંબાઈ માત્ર આ જ નહીં ઉપરાંત આ વધારાના ns પ્લસ 4 પણ ઉમેરવામાં આવશે તેથી માત્ર એક નાનું ઉદાહરણ જો આપણી પાસે સર્કિટમાં 2000 ફ્લિપ ફ્લોપ્સ અને 500 ટેસ્ટ વેક્ટર હોય તો ટેસ્ટની લંબાઈ આશરે ns અને nc નું પ્રોડક્ટ હશે આ પ્રબળ શબ્દ છે તેથી તે લગભગ એક મિલિયન હશે તેથી ટેસ્ટ ધીમું થઈ જશે તેમાં કોઈ શંકા નથી અને તેનો અર્થ એ છે કે તમારે બીજી વસ્તુ પણ યાદ રાખવી જોઈએ પરંતુ આપણે રેટ કરેલ ક્લોકની ફ્રિક્વન્સી ઉપર સર્કિટનું ટેસ્ટિંગ કરી રહ્યા નથી આપણે ફ્લિપ ફ્લોપમાં ડેટાને સ્થાનાંતરિત કરી રહ્યા છીએ પછી તમે ઇનપુટ એપ્લાય કરી રહ્યાં છો અને આઉટપુટ જોઈ રહ્યા છો તેથી એવું નથી કે સર્કિટ 1 ગીગાહર્ટ્ઝ ઉપર કામ કરે તેવું માનવામાં આવે છે આપણે કોન્સ્ટન્ટ 1 ગીગાહર્ટ્ઝમાં ઇનપુટ્સ એપ્લાય કરી રહ્યા છીએ અને તે રીતે નહીં આઉટપુટ તપાસી રહ્યા છીએ તેથી આપણે સ્પીડ ટેસ્ટિંગ નામની કોઈ વસ્તુ નથી કરી રહ્યા આપણે તેને ધીમી ગતિએ કરી રહ્યા છીએ તેથી સ્કેન ઓવરહેડ્સ વિશે વાત કરવી છે તેથી મેં કહ્યું તેમ ટેસ્ટ કંટ્રોલ માટે ઓછામાં ઓછી એક વધારાની પિન જરૂરી છે હવે આ સ્કેનઈન અને સ્કેનઆઉટ વિશે આપણે તેમને PI અને આઉટ પિન સાથે શેર કરી શકીએ છીએ કારણ કે જો તમે તે ડાયાગ્રામ જોયો હોત તો તમે જોઈ શકો છો કે આપણે ક્યારેય સ્કેનઈન અને PI એકસાથે વાપરતા નથી અથવા આપણે ક્યારેય PO અને સ્કેનઆઉટ એકસાથે વાપરતા નથી માત્ર ટેસ્ટ મોડમાં જ હું સ્કેનઈન અને સ્કેનઆઉટનો ઉપયોગ કરું છું આપણે PI અને PO નો ઉપયોગ કરતા નથી તેથી આપણે સ્કેનઈન અને સ્કેનઆઉટ માટે તે પિન શેર કરી શકીએ છીએ પરંતુ TC માટે ઓછામાં ઓછી એક પિન જરૂરી છે આ ગેટ ઓવરહેડ હશે ng એ કોમ્બિનેશનલ લોજિકમાં ગેટ્સની કુલ સંખ્યા છે ઉપરાંત જો ns એ ફ્લિપ ફ્લોપની સંખ્યા છે તેથી શરૂઆતમાં દરેક ફ્લિપ ફ્લોપમાં દસ ગેટ હતા હવે તમે મલ્ટિપ્લેક્સર ઉમેર્યા પછી ત્યાં 4 વધારાના ગેટ હતા તેથી 4 ns આનાથી ભાગીએ તો આ ટકાવારી ગેટ ઓવરહેડ હશે તેથી માત્ર એક એક્ચુઅલ આંકડો જો તમારા ગેટ્સની સંખ્યા 100 k માં લગભગ એક લાખ છે ફ્લિપ ફ્લોપની સંખ્યા લગભગ 2000 2 k છે તો તમારું ઓવરહેડ લગભગ 6 7 ટકા આવશે એટલેકે આપણે ઇન્ટરકનેક્શન અને અન્ય વસ્તુઓને કારણે ઓવરહેડ્સને અવગણ્યા છે જેને અહીં સામેલ કરવાની જરૂર પડશે અને કામગીરીના સંદર્ભમાં આપણે કોમ્બિનેશનલ પાથમાં એક મલ્ટિપ્લેક્સર ઉમેર્યું છે તેથી તે આશરે 2 ગેટ વિલંબ હશે તેથી સર્કિટ ધીમી થઈ જશે એવી જ રીતે ફ્લિપ ફ્લોપમાં અગાઉ ફ્લિપ ફ્લોપનું આઉટપુટ સીધું કોમ્બિનેશનલ સર્કિટના ઇનપુટ ઉપર આવતું હતું પરંતુ હવે દરેક સ્કેન ફ્લિપ ફ્લોપનું આઉટપુટ માત્ર કોમ્બિનેશનલ સર્કિટના ઇનપુટ ઉપર જ નહીં પણ ઇનપુટમાં પણ આવશે તેથી આગામી સ્કેન ફ્લિપ ફ્લોપનું ફેનઆઉટ 2 બને છે તેથી ફેનઆઉટ વધારવાનો અર્થ વધુ વિલંબ થાય છે તેથી ક્લોક પણ ડિગ્રેડેડ થઈ જશે તેથી નોર્મલ રીતે 5 6 ટકા ડિગ્રેડેશન થાય છે તેથી આ લેકચરમાં આપણે જોયું છે કે આપણે સિક્વેન્શિયલ સર્કિટના ટેસ્ટિંગની સમસ્યાને દૂર કરવા માટે કેટલાક વધારાના હાર્ડવેર અને વધારાના સમયનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ તમે જુઓ છો કે આ વધારાનો સમય અને કામગીરીનું ડિગ્રેડેશન સ્વીકાર્ય છે અથવા તમે જુઓ છો કે સ્વીકાર્ય હોવું જોઈએ કારણ કે આજે આપણે જે પ્રકારનું પ્રોડક્ટ કર્યું છે તેવી આ સર્કિટોનું ટેસ્ટિંગ કરવું અશક્ય હશે તેથી ટેસ્ટેબિલિટી માટેની ડિઝાઇન ખૂબ જ મહત્વપૂર્ણ ટેક્નીક છે જે આજે ચિપ ડિઝાઇનનો ભાગ અને પાર્સલ છે